પેટન્ટ માટે કોણ અરજી કરી શકે છે આપણે કહ્યું તેમ શોધક કે જેણે આ શોધની રચના કરી અને તે એ વ્યક્તિ છે કે જે પેટન્ટ માટે અરજી કરવાનો હકદાર છે આ અધિનિયમ સાચા અને શોધના પ્રથમ શોધક શબ્દનો ઉપયોગ કરે છે હવે આ પ્રાકૃતિક વ્યક્તિ હોઈ શકે છે તે એક વ્યક્તિ અથવા લોકોનો જૂથ અથવા તે લોકોની એક ટીમ પણ હોઈ શકે છે જે એકસાથે બનાવે છે પરંતુ જુદા જુદા સ્થળોએ કામ કરે છે તેથી આપણે જોઈએ છે કે સાચા અને પ્રથમ શોધક વિવિધ સ્થાનોથી કાર્યરત લોકોની એક ટીમ હોઈ શકે છે અને તે બધાને શોધક તરીકે સાથે બતાવવામાં આવે છે તેથી શોધકર્તાઓ તરીકે પેટન્ટ એપ્લિકેશનમાં તેમના નામો આવે છે આમ સાચા અને પ્રથમ શોધક પેટન્ટ માટે અરજી કરી શકે છે તથા પેટન્ટ મુખત્યાર અથવા સાચા અને પ્રથમ શોધક દ્વારા પણ લાગુ કરી શકાય છે હવે સાચા અને પહેલા શોધક કે જેને શોધ કરી છે તે અન્ય કોઈ વ્યક્તિને તેના કાર્ય માટે સોંપી શકે છે હવે તમે અસાનીનું શું છે તે સમજી શકશો એવો વ્યક્તિ કે જે બધી શોધ કરે અને તેને ફાઇલ કરીને પેટન્ટ ઓફિસમાં તેને લાગતી કાર્યવાહી કરે મોટાભાગના કિસ્સાઓમાં જે કર્મચારીઓ સંસ્થા કે કંપની અથવા સંશોધન સંસ્થા માટે કામ કરે છે તે શોધની માલિકી ધરાવતા નથી આમ કર્મચારીને રોજગારીની શર્ત પર કામ કરવાનું હોય છે અને તેની શોધની માલિકી સંસ્થાની હોય છે તેથી જ્યારે કોઈ કર્મચારી શોધ સાથે આવે છે ત્યારે તે કર્મચારીનું નામ શોધકર્તા તરીકે આપે છે જ્યારે અરજદાર તરીકે પોતે કંપની અથવા સંસ્થા હશે જ્યાં કર્મચારી કામ કરે છે તેથી અહીં તમે પેટન્ટ સબંધિત કર્મચારીનો બે જુદી જુદી રીતે કબજો જોઈ શકશો જેમાં એક તમને શોધક તરીકે બતાવવામાં આવે છે જે કર્મચારી હોઈ શકે છે અને બીજો અરજદાર હોય છે જેને પેટન્ટની માલિકીની હોય જે પેટન્ટ ફાઇલ કરે છે તથા પેટન્ટ મેળવવા માટેના તમામ ખર્ચની સંભાળ રાખે છે અને આખરે પેટન્ટનું નવીકરણ તથા તેને જીવંત રાખે છે હવે આ અરજદાર છે જ્યારે અરજદારે પોતાનું કોઈ કાર્ય કોઈને પણ સોંપ્યું ન હોય એવા કિસ્સામાં શોધક પોતે જ અરજદાર છે એવા કિસ્સાઓમાં કે જ્યાં શોધક અરજદાર નથી ત્યાં સોંપણીની આવશ્યકતા છે હવે સોંપણી એ કિરણ છે જેના દ્વારા તમે કોઈ શોધને કાયદેસર રીતે એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી પસાર કરી શકો છો શોધની માલિકી કોઈ અન્ય એન્ટિટી અથવા વ્યક્તિને આપવામાં આવે છે સામાન્ય રીતે કર્મચારીઓને તેમની રોજગારની શરતો અનુસાર રોજગાર દરમ્યાન તેઓ જે પણ આવિષ્કાર કરે છે તે કામમાં નિયોજકનો એક ભાગ શામેલ હોય છે જે તેમને સોંપવામાં આવશે તેથી સોંપણી એ રોજગાર કરાર દ્વારા થઈ શકે છે અથવા તે સોંપણીનું વિશિષ્ટ દસ્તાવેજ હોઈ શકે છે તેથી કાયદામાં આને અધિકારના પુરાવા તરીકે ઓળખવામાં આવે છે જો તમારે અરજદાર બનવું હોય અથવા જો તમે અરજદારની સ્થિતિનો દાવો કરી રહ્યા છો તો તમારે તે પુરાવા દ્વારા દર્શાવવાની જરૂર છે પરંતુ જો તમે શોધક છો તો અધિકારના પુરાવાની જરૂર નથી કારણ કે શોધક પોતે જ શોધ સાથે આવ્યો હોય છે જો તમે શોધક ન હોવ તો પછી તમારે યોગ્ય પુરાવા જરૂરી છે અધિકારનો પુરાવો એસાઇનમેન્ટ ડીડ હોઈ શકે છે જેમાં શોધક એ પોતાની શોધ સોંપણીને સોંપે છે તેથી અરજદાર સાચો અથવા પ્રથમ શોધક હોઈ શકે છે અથવા તે અસાની હોઈ શકે છે અથવા તે સાચા અને પ્રથમ શોધક અથવા અસાનીનો કાનૂની પ્રતિનિધિ પણ હોઈ શકે છે તેથી પ્રથમ સાચો અને પ્રથમ શોધક પેટન્ટ માટે અરજી કરી શકે છે અને જો સાચા અને પ્રથમ શોધક અરજદાર ન હોય તો પછી જે વ્યક્તિએ શોધ કરી છે તે અન્ય કોઈને સોંપવામાં આવે છે તે અરજદાર બની જાય છે પછી તમારી પાસે ત્રીજી કેટેગરી છે કોઈપણ મૃત વ્યક્તિની કાનૂની પ્રતિનિધિ કોઈપણ મૃત વ્યક્તિ જે સાચો અને પ્રથમ શોધક હતો અથવા જે એક સહાયક હતો હવે આ ત્રણ વર્ગોમાં ફક્ત તે જ કહે છે કે કોણ અરજી કરી શકે છે વ્યક્તિ કઈ ક્ષમતામાં અરજી કરી શકે છે પેટન્ટ દાખલ કરવા અને કાર્યવાહી કરવા માટે તમારે પેટન્ટ એજન્ટ તરીકે ઓળખાતા નિષ્ણાતની જરૂર પડે છે પેટન્ટ એજન્ટ એવા લોકો છે કે જેમની પાસે વિજ્ઞાન અને તકનીકીમાં પૃષ્ઠભૂમિની ડિગ્રી છે અને જેમણે કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવતી પેટન્ટ એજન્ટની પરીક્ષાને પાસ કરી દીધી છે હવે પેટન્ટ એજન્ટની પરીક્ષા પેટન્ટના કાયદામાં નિપુણતાની ચકાસણી કરે છે અને તે સુનિશ્ચિત કરે છે કે પરીક્ષા પાસ કરનારા લોકો પેટન્ટ ઓફિસમાં પેટન્ટ દાખલ કરવા સક્ષમ છે કે નહીં તેથી ડ્રાફ્ટ અને પેટન્ટ ફાઇલ કરવા અને અરજીના સંદર્ભમાં ઉઠાવેલા વાંધાના જવાબ આપવા માટે પેટન્ટ ઓફિસ દ્વારા નોંધાયેલ પેટન્ટ એજન્ટ બનવાની જરૂર છે તથા એવા લોકો કે જેમણે પરીક્ષાને પાસ કરી છે અને જેમણે તેમના નોંધણીનું નવીકરણ કર્યું છે તેની માટે પેટન્ટ એજન્ટની ભૂમિકા પેટન્ટ ઓફિસ દ્વારા રાખવામાં આવી છે તેથી એવું નથી કે કોઈ શોધક પેટન્ટ ઓફિસ સાથે સીધો વ્યવહાર કરી શકતો નથી અરજદાર તરીકે તમે સીધા પેટન્ટ ઓફિસ સાથે વ્યવહાર કરી શકો છો પરંતુ પસંદગીનો માર્ગ પેટન્ટ એજન્ટ દ્વારા છે પેટન્ટ એજન્ટને જોડવા માટે તમારે એક વિશિષ્ટ સ્વરૂપે અધિકૃતતાની ફાઇલ કરવી પડશે જેના દ્વારા તમે પેટન્ટ એજન્ટને તમારું પ્રતિનિધિત્વ કરવા માટે અધિકૃત કરી શકો છો જો તમારે કોઈ કોર્ટની અદાલતમાં કેસ કરો છો તો તમારે એક વકીલની જરૂર છે જે વકાલતનું ફોર્મ ભરીને કરી શકો છો બસ એવી જ રીતે આમાં કરવાનું છે તેવી જ રીતે અહીં તમે તો તેને એટર્નીની શક્તિ આપી શકો છો અથવા તમારી પાસે ફોર્મ 26 છે જેનો ઉપયોગ તમે પેટન્ટ એજન્ટને રાખવા માટે કરી શકો છો તેથી પેટન્ટ એજન્ટ એ શોધક અથવા અરજદાર અને પેટન્ટ ઓફિસ વચ્ચેનો સંપર્ક બિંદુ હશે હવે તમારી પાસે તેમાં એ પણ જોગવાઈ છે કે જ્યાં તમારે શોધનો માલિક કોણ છે તે ધ્યાનમાં લીધા વિના તમારે શોધકનો ઉલ્લેખ કરવાની જરૂર છે તેથી આ જોગવાઈ શોધકની ક્ષમતા અને અરજદારની ક્ષમતા વચ્ચેનો તફાવત લાવે છે શોધક તરીકે તમને શોધક તરીકે ઉલ્લેખ કરવાનો તથા શોધની માલિકી તમને અનુલક્ષીને છે કે કેમ તે સૂચિત કરવાનો અધિકાર છે જેમ કે કોઈ સંસ્થામાં કોઈ કર્મચારી શોધ કરે છે પરંતુ તે શોધ કંપની કે નિયોજકને સોંપેલ છે અને નિયોજક અરજદાર બનીને પેટન્ટ ફાઇલ કરે છે અને અનુદાન મેળવે છે હવે શોધમાં આવતા દરેક વ્યાપારી લાભો નિયોજકને મળે છે આથી કર્મચારીને તે લાભમાં શેર આપવામાં આવતો નથી કારણ કે કર્મચારીએ કરેલા કામ માટે કર્મચારીને પહેલેથી જ ચુકવણી કરવામાં આવી હતી રોજગારની શરતોમાં આ શોધના મહેનતાણાને આવરી લેવામાં આવી હોય છે હવે નિયોજક આ શોધમાંથી જે લાભ કરશે તે ધ્યાનમાં લીધા વિના નિયોજકને હજી પણ કર્મચારીને શોધક તરીકે બતાવવો પડશે અને એ પણ હકીકત છે કે શોધમાંથી નીકળેલા દરેક લાભો ફક્ત નિયોજક દ્વારા જ માણવામાં આવશે તેથી શોધકર્તા તરીકે ઉલ્લેખિત થવાનો અધિકાર એ એક અધિકાર છે જે શોધ સાથે આવ્યો હોવાથી તે વ્યક્તિને આનંદ આપે છે તેથી કોઈ પણ વ્યક્તિ શોધકર્તા તરીકે ઉલ્લેખિત થવાના અધિકારથી વ્યક્તિને છૂટા કરી શકશે નહીં પરંતુ તમને શોધક તરીકે ઉલ્લેખ કરવાનો અધિકાર છે એનો અર્થ એ નથી કે તમને શોધની માલિકી છે તેથી જ્યાં પણ કોઈ શોધક શોધમાં અથવા શોધને અધિકાર સોંપે છે શોધક હજી પણ શોધક તરીકે ઉલ્લેખ કરવાનો અધિકાર ધરાવે છે તેથી આ લેખકના નૈતિક અધિકાર સમાન છે લેખકે આ બુક જે પ્રકાશકને સોંપી હોય તે પ્રકાશક તેનું કોપીરાઇટ ધરાવતું હોવાથી પુસ્તકની માલિકી તથા તેની ઘણી નકલો બનાવવાનો અધિકાર ધરાવે છે તથા આ પ્રકારની સોંપણીનો કોપીરાઇટ પણ પ્રકાશકનો હશે પરંતુ માલિકીની અનુલક્ષીને લેખકને કૃતિના લેખક તરીકે ઉલ્લેખ કરવાનો અધિકાર છે તેથી આને લેખકનો નૈતિક અધિકાર કહેવામાં આવે છે તેથી તે જ રીતે શોધની બાબતમાં શોધક પોતાનો ઉલ્લેખ શોધકર્તા તરીકે કરી શકે તેવી જોગવાઈ તેની પાસે હોય છે